ચાલો સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતની સમીક્ષા પર આપણી ચર્ચા ચાલુ રાખીએ આ સમીક્ષામાં જુઓ હું વિગતવાર વ્યુત્પત્તિઓમાં જવાને બદલે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતમાં સમસ્યાને કેવી રીતે હલ કરી શકું તેના કેટલાક મહત્વપૂર્ણ પાસાઓને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરીશ આપણે ગમે તેટલી ચર્ચા કરીએ તે આપણને પરોક્ષ રીતે તિરાડ ટીપ તણાવ અને વિસ્થાપન ક્ષેત્રો વિકસાવવામાં મદદ કરશે તિરાડ સમસ્યાઓ માટે ઉકેલ વિકસાવવા માટે આ જ્ઞાન આધાર જરૂરી છે સમાન રીતે વિતરિત લોડ હેઠળ બીમની સમસ્યાનો ઉકેલ અને છેલ્લા વર્ગમાં આપણે સમાન રીતે વિતરિત લોડ હેઠળ બીમના કિસ્સો માટે ઉકેલની ચર્ચા શરૂ કરી હતી મેં તમારું ધ્યાન એ હકીકત તરફ દોર્યું જ્યારે મારી પાસે સમાન રીતે વહેંચાયેલ લોડ શીયર બળ બીમની લંબાઈ સાથે બદલાય છે તે અચળ રહેતું નથી તે બીમની લંબાઈ સાથે બદલાય છે જ્યારે શીયર બીમની લંબાઈ સાથે બદલાય છે ત્યારે તમારું ફ્લેક્ચર સૂત્ર હવે માન્ય રહેતું નથી ફકતઅચળ બેંડિંગ મોમેન્ટ ના કિસ્સામાજ ફ્લેક્ચર સૂત્ર માન્ય રહે છે આપણે અપવાદ તરીકે જોયું જો તમારી પાસે અચળ શીયર બળ હોય તો તમે તેનો અપવાદ તરીકે ઉપયોગ કરી શકો છો અને જો તમારી પાસે ઊંડા બીમ છે તો પછી ફરીથી એક શીયર જોડાણ છે અને આ કિસ્સામાં તમને જે મળે છે તે છે શીયર બળ બીમની લંબાઈ પર રેખીય રીતે બદલાય છે તેથી ચોક્કસપણે ફ્લેક્ચર સૂત્ર લાગુ પડતું નથી પ્લેન વિભાગો લોડ કરતા પહેલા અને પછી પ્લેન રહેતા નથી તેથી તમારે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત દ્વારા તેને હલ કરીને ઉપાયની અપેક્ષા રાખવાની જરૂર છે અને બીજું પાસું જ્યારે તમે બેન્ડિંગ મોમેન્ટ આકૃતિ કેવી રીતે દોરવી તે શીખ્યા તમે સૌ પ્રથમ કેન્દ્રિત દળોનો મામલો લેશો તમારી પાસે ત્રણ પોઇન્ટ વળાંક હોઈ શકે છે આપણી પાસે વહેંચાયેલ લોડિંગ ને બદલે કેન્દ્રિત બળ હોઈ શકે પરંતુ જ્યારે તમે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત દ્વારા સમસ્યાનું સમાધાન કરો છો ત્યારે લોડિંગ ને આ રીતે વિતરિત કરવામાં આવે ત્યારે સીમા ની સ્થિતિ સરળતાથી નિર્દિષ્ટ થઈ શકે છે તેથી સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતમાં વિભાવનાઓ વિકસિત કરતી વખતે આ એક સરળ સમસ્યા છે કારણ એ છે કે સીમાની શરતોનો ઉલ્લેખ કરી શકાય છે અને પ્રથમ વસ્તુઓમાંની એક તમે કરો છો સીમા સ્થિતિ લખવા માટે તમે આધારની પ્રતિક્રિયાઓને બદલો અંતના ફેસો પર શીયર લોડ કરીને અને આ તે છે જે સ્પષ્ટતા માટે અહીં સૂચવવામાં આવ્યું છે અને આ સમસ્યા માટે તાણ કાર્ય શું છે તણાવ કાર્ય સમસ્યા માટેનું જોડાણ a2 x વર્ગ વત્તા b 3 x વર્ગ Y વત્તા d 3 Y ઘન વત્તા d 5 x વર્ગ y ઘન ઓછા 1 ભાગ્યા 5 d 5 y ની ઘાત 5 ની બરાબર ફાઇ તરીકે આપવામાં આવે છે જો તમે ખરેખર જુઓ છો તો તમારી પાસે ડિગ્રી 2 ના બહુપદી ડિગ્રી 3 ના બહુપદી અને ડિગ્રી 5 ના બહુપદીના અમુક તત્વો છે આને યોગ્ય ફેશનમાં જોડવામાં આવે છે જેથી આપણે જે સમસ્યાનો સામનો કર્યો હોય તેના માટે માન્ય તણાવ કાર્ય હોય લોકો કેવી રીતે આવે છે ત્યાં કોઈ સેટ પ્રક્રિયાઓ નથી અજમાયશ અને ભૂલ દ્વારા લોકો તેના પર પહોંચે છે કેટલાક તાર્કિક તર્ક તેઓ તે આપી શકશે પરંતુ એકવાર આ તણાવ કાર્ય સ્પષ્ટ થઈ જાય પછી આખી સમસ્યા ઉકેલી શકાય છે અને જો તમે તણાવ કાર્ય જુઓ તો મારી પાસે 2 b 3 d 3 d 5 આ નક્કી કરવા પડશે મારી પાસે 1 2 3 4 ગુણાંક છે અને આ 4 ગુણાંક નક્કી કરવાની જરૂર છે અને તમે સીમા શરતો જુઓ તેઓ તમને ગુણાંક મેળવવા માટે પૂરતા પ્રમાણમાં સમીકરણો પૂરા પાડે છે અને સીમાની શરતો શું છે તમે જાણો છો કે મૂળને બીમના કેન્દ્ર તરીકે લેવામાં આવે છે તેથી તમારી પાસે વત્તા h 2 ભાગ્યા અને ઓછા h 2 છે H ભાગ્યા 2 પર તમારી પાસે શું છે તમારી પાસે વિતરિત ભાર છે અને આપણે એકમની જાડાઈ પર વિચાર કરી રહ્યા છીએ તો સિગ્મા Y પોતે જ ઋણ q બને છે તેથી ટોચની સપાટી પર તમે સીમાની સ્થિતિ સ્પષ્ટ કરો નીચેની સપાટી પર પણ તમે સીમાની સ્થિતિ સ્પષ્ટ કરી છે સિગ્મા Y 0 ની બરાબર અને આપણી પાસે ઉપર અને નીચેની સપાટીઓ પણ છે જે y બરાબર વત્તા અથવા ઓછા h ભાગ્યા 2 છે શીયર તણાવ 0 છે અને તમે કઈ અન્ય શરતો લખી શકો છો તમે આ ધાર પર શું થાય છે તેમજ આ ધાર પર લખી શકો છો અને તે તમારી એકંદર સંતુલન જરૂરિયાતોને આવરી લે છે કારણ કે આપણે અહીં જે જાણીએ છીએ તે માત્ર શીયર બળ છે અમને ખબર નથી વિતરણ શું છે તમારી ઉકેલ પ્રક્રિયાના ભાગરૂપે વિતરણ મેળવવું પડશે તેથી હું ફક્ત આ ધાર પર લખી શકું છું અભિન્ન ઓછા h 2 ભાગ્યા વત્તા h 2 ભાગ્યા 2 ટાઉ x y dy બરાબર qL ભાગ્યા 2 આ એકમાત્ર વસ્તુ છે જે હું લખી શકું છું હું ટાઉ xy જેવા વ્યક્તિગત માપને સ્પષ્ટ કરી શકતો નથી મેં ઉપરના ચહેરા પર શું કર્યું અને નીચેનો ચહેરો હું આના જેવા જથ્થાના માત્ર અભિન્ન સમાન જાણું છું અને તમારી પાસે બીજી કઈ વસ્તુઓ છે X દિશામાં કોઈ બળ નથી કોઈ ક્ષણ નથી અને તેઓ સંબંધિત શરતો તરીકે પણ દેખાય છે તેથી મારી પાસે અભિન્ન ઓછા h 2 થી h 2 સિગ્મા x dy 0 ની બરાબર છે નેટ બળ 0 છે અને તમારી પાસે ઓછા h 2 થી વત્તા h 2 સિગ્મા xy dY સમાન 0 તેથી આ આપે છે તમે ક્ષણ અને જો તમે સીમાની પરિસ્થિતિઓ જુઓ તો તમારા માટે આ ગુણાંકનું મૂલ્યાંકન કરવું શક્ય છે હું તે વિગતોમાં પ્રવેશતો નથી અને એકવાર તમે phi શું છે તે જાણ્યા પછી તમે સરળતાથી સિગ્મા x સિગ્મા Y અને ટાઉ xy માટે અભિવ્યક્તિ લખી શકો છો તેથી આપણે સીધા જોઈશું કે આ તણાવની માત્રા શું છે અને મને સિગ્મા xx q તરીકે 8I ભાગ્યા 4x વર્ગ ઓછા L વર્ગ Y માં મળે છે તમે જાણો છો જો તમે આ રીતે જુઓ છો તો એવું લાગે છે કે તે કંઈક અલગ છે સારમાં આ બીજું કંઈ નથી પરંતુ તમે તમારા ફ્લેક્ચર સૂત્ર માંથી મેળવો છો આ પદ M y ભાગ્યા I ભાગ્યા બીજું કંઈ નથી તેથી મારી પાસે ઉકેલનો એક ભાગ છે જે આપણે સ્ટ્રેન્થ ઓફ મટેરિયલ્સના અભિગમમાં જોયો છે તેવો જ છે પરંતુ એક વધારાનો શબ્દ છે જે વાસ્તવમાં એક કરેક્શન પરિબળ છે જે q ભાગ્યા 60I 3h વર્ગ y ઓછા 20y ઘન તરીકે આપવામાં આવે છે તેથી સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત વિમાનોના વિરૂપતાને ઓળખે છે અને કારણ કે આપણે એકંદર સંતુલન સ્થિતિ તેમજ સીમાની સ્થિતિ અને સુસંગતતાને સંતોષી રહ્યા છીએ અને અંતે આપણને ઉકેલ મળે છે કારણ કે આપણે વિસ્થાપન ચિત્ર પર કોઈ ધારણા કરી નથી વિસ્થાપનનું મૂલ્યાંકન ઉકેલ પ્રક્રિયાના ભાગ રૂપે કરવામાં આવે છે તેથી એક અર્થમાં તેણે સમસ્યાઓના અવકાશને વિસ્તાર્યો છે જેને તમે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત દ્વારા હલ કરી શકો છો તે રીતે તમારે તેને જોવાનું છે પછી તમારી પાસે આશ્ચર્ય છે કે મારી પાસે સિગ્મા yy માટે અભિવ્યક્તિ છે જે આપણે ક્યારેય ભૌતિક ઉકેલની મજબૂતાઈમાં જોઈ નથી તમે ઓળખી પણ શકશો નહીં કે સિગ્મા yy અસ્તિત્વમાં છે અને તે q તરીકે 24I ભાગ્યા 4y ઘન ઓછા 3h વર્ગ y ઓછા h ઘનમાં આપેલ છે પછી તમારી પાસે ટાઉ xy છે જે 8I વડે h વર્ગ ઓછા 4y વર્ગમાં ભાગ્યા qx તરીકે આપવામાં આવે છે આ તમને સોલ્યુશન સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સથી જે મળે છે તે જ છે કારણ કે શીયર બળ x ની સ્થિતિ તરીકે બદલાય છે તમારી પાસે અહીં qx શબ્દ છે અને તમે અનિવાર્યપણે શીયર બળ વિતરણને પેરાબોલા તરીકે મેળવશો તેથી તમે જે શોધો છો તે બે જથ્થાઓ છે જે અલગ છે તમારી પાસે સિગ્મા xx માટે વધારાની મુદત છે અને તમારી પાસે અન્ય તણાવ ઘટક સિગ્મા yy પણ છે કારણ કે જો તમારે સંતુલન સ્થિતિને સંતોષવી હોય તો ટોચની સપાટી પર જ્યાં સુધી તમે આ જથ્થાઓને ગમે તેટલા નાના ન આપો તો તે 0 પર જશે નહીં અને આ સ્લાઇડ માં ચિત્રાત્મક રીતે દર્શાવવામાં આવ્યું છે તેથી તમારી પાસે બીમનો આડછેદ છે અને તમારી પાસે બેન્ડિંગ તણાવ છે જે સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સ ની જેમ રેખીય રીતે બદલાય છે તમે દબાણમાં તણાવ છે આ પણ ભિન્નતા પેરાબોલિક છે તમે ટોચ અને નીચેની સપાટી જાણો છો શીયર 0 છે અને તમારી પાસે સિગ્મા x માટે કરેક્શન શબ્દ છે જુઓ આ માત્ર એક યોજનાકીય રજૂઆત છે તમારે આ તણાવ અને આની તીવ્રતાની તુલના ન કરવી જોઈએ આ તદ્દન નાનું હોઈ શકે છે વિવિધતાની કલ્પના કરવા માટે તે મોટું દોરવામાં આવે છે એ જ રીતે સિગ્મા Y માટે પણ છે તમારી સ્થિતિસ્થાપકતા પ્રક્રિયાના સિદ્ધાંતના ભાગ રૂપે તમને બે વધારાની માત્રા મળે છે તેથી જો તમે સમાન રીતે વિતરિત લોડ હેઠળ બીમની સમસ્યા લો છો તો એક સંપૂર્ણ ઉકેલ આ તમામ ઘટકોનો સમાવેશ કરે છે અને આ માત્ર સાચો ઉપાય છે સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સ માં તમને જે મળ્યું તે માત્ર એક અંદાજ હતો એન્જિનિયરિંગ વિશ્લેષણ માટે પૂરતું સારું આપણે સિગ્મા x માં કરેક્શન ટર્મ ની અવગણના કરીને અથવા સિગ્મા Yનો સમાવેશ કરીને ગંભીર ભૂલ કરી રહ્યા નથી અને બીજું પાસું પણ તમે ધ્યાનમાં રાખી શકો છો જુઓ મેં કહ્યું તમે બીમ પર વિતરિત લોડની સમસ્યા આરામથી હલ કરી શક્યા છો કારણ કે હું સીમાની સ્થિતિ સરળતાથી સ્પષ્ટ કરી શકું છું અને મારું તણાવ કાર્ય પણ ખૂબ જ સરળ હતું મારી પાસે માત્ર બહુપદીનું સંયોજન હતું બહુપદીની અમુક શરતો પસંદ કરી મૂકવામાં આવી હતી આપણે ઉકેલ મેળવી શક્યા અને તે કેટલાક પાસાઓ પર ભૌતિક ઉકેલની તાકાત સાથે સંકળાયેલું છે તેથી તે રીતે તમે શોધી શકો છો કે આપણે સાચી દિશામાં છીએ તેથી આગળ ધારો કે હું કેન્દ્રમાં કેન્દ્રિત ભાર સાથે બીમની સમસ્યા હલ કરવા માંગુ છું તેનો અર્થ છે 3 પોઇન્ટ બેન્ડિંગ આપણે પહેલેથી જ જોયું છે તણાવ ફંક્શન્સ બનાવવા માટે ઉમેદવાર તરીકે તમારી પાસે ફોરિયર શ્રેણી હોઈ શકે છે તમારે હકીકતમાં કેટલાક હાર્મોનિક્સ લઈને કરવું પડશે અને જ્યારે તમે સમસ્યા હલ કરો છો ત્યારે તમે ખૂબ જ રસપ્રદ પાસા સાથે બહાર આવશો આ કિસ્સામાં જુઓ આપણે જોયું છે કે શીયર બીમની ઊંડાઈ પર પેરાબોલિક રીતે બદલાય છે સંકેન્દ્રિત ભારના કિસ્સામાં જેમ જેમ તમે કેન્દ્રિત ભારની નજીક જશો તેમ તેમ શીયર પેરાબોલિક રીતે બદલાશે નહીં કારણ કે તમારી પાસે સપાટીની બરાબર નીચે ટોચની સપાટીના શીયર પર કેન્દ્રિત ભાર છે તે ખૂબ જ ઊંચું હશે અને તે ઘટીને 0 થઈ જશે એકંદર શીયર બળ સમાન રહેશે જેથી કોઈ મૂંઝવણ ન થાય પરંતુ શીયર બળનું વિતરણ ધરમૂળથી અલગ હશે અને તમે ટિમોશેન્કોનું પુસ્તક જોઈ શકો છો જ્યાં તેમણે પૃષ્ઠો પછી પૃષ્ઠો લખ્યા છે 3 પોઇન્ટ બેન્ડિંગ હેઠળ બીમની સમસ્યા કેવી રીતે હલ કરવી અને નોંધપાત્ર પરિણામોમાંનું એક છે શીયર વિવિધતા અલગ છે કારણ કે તમે લોડિંગ ના બિંદુઓની નજીક જાઓ છો અને જ્યાં સુધી તમે વધારાની મજબૂતીકરણો પ્રદાન કરીને તમારા ડિઝાઇન દૃશ્યમાં તેની કાળજી ન લો ત્યાં સુધી તમારું બીમ નિષ્ફળ જશે ધ્રુવીય સંકલનમાં તાણ કાર્યનું સ્વરૂપ તેથી તમારે શું ધ્યાનમાં રાખવું પડશે સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સ એ ચોક્કસ સ્તરનું જ્ઞાન પૂરું પાડ્યું છે પરંતુ જો તમે આગળ વધવા માંગતા હો તો તમારે તમારા ઉકેલની પદ્ધતિમાં સુધારો કરવાની જરૂર છે અને તે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત દ્વારા વ્યાજબી રીતે પ્રાપ્ત થયું છે અને તમે જાણો છો કે આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સમાં કોયડાને અગાઉ જોઈ છે હવે આપણે પોલર કોઓર્ડિનેટ્સમાં કોયડો જોઈશું પોલર કોઓર્ડિનેટ્સમાં દ્વિ હાર્મોનિક સમીકરણનું સ્વરૂપ શું છે અને આપણે વ્યાખ્યાયિત કરીશું કે ડેલ વર્ગ શું છે તેથી ડેલ વર્ગ સિગ્મા r વત્તા સિગ્મા થીટા બરાબર 0 એ સુસંગતતાની સ્થિતિ છે અને ડેલ વર્ગને ડાઉ વર્ગ ભાગ્યા ડાઉ r વર્ગ વત્તા 1 ભાગ્યા r ડાઉ ભાગ્યા ડાઉ r વત્તા 1 ભાગ્યા r વર્ગ ડાઉ વર્ગ ડાઉ થીટા વર્ગ તરીકે આપવામાં આવે છે હકીકતમાં જુઓ જ્યારે આપણે અનંત પ્લેટમાં તિરાડની સમસ્યાને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ તણાવ ક્ષેત્રના સમીકરણો પર પહોંચવામાં વેસ્ટરગાર્ડનાWestergaard's અભિગમ દ્વારા ઉકેલીશું વેસ્ટરગાર્ડનુંWestergaard's તણાવ ફિલ્ડ સમીકરણ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ પર આધારિત છે અને તમે તણાવ અને વિસ્થાપન ક્ષેત્રો પર પહોંચવા માટે આવશ્યકપણે વિશ્લેષણાત્મક કાર્યોનો ઉપયોગ કરશો પાછળથી આપણે તિરાડ સમસ્યાઓ માટે વિલિયમની પદ્ધતિ પણ જોઈશું તે અભિગમ વાસ્તવમાં પોલર કોઓર્ડિનેટ્સ પ્રણાલીમાં કરવામાં આવે છે તેથી આ શીખવું પણ એટલું જ મહત્વનું છે બીજું કારણ હું આ પોલર કોઓર્ડિનેટ્સ શા માટે આવરી લઉં છું હકીકતમાં સામાન્ય હિતની ઘણી સમસ્યાઓ તમે પોલર કોઓર્ડિનેટ્સ પ્રણાલીમાંથી ઉકેલ શોધી શકો છો ક્ષણ તમે ફાઇ શું છે તે વ્યાખ્યાયિત કરો સિગ્મા rr સિગ્મા થીટા અને ટાઉ r થીટા માટે અભિવ્યક્તિ આ રીતે સ્પષ્ટ થયેલ છે અને સિગ્મા rr એ 1 ભાગ્યા r ડાઉ ફાઇ ભાગ્યા ડાઉ r વત્તા 1 ભાગ્યા r વર્ગ ડાઉ વર્ગ ફાઇ ભાગ્યા ડાઉ થીટા વર્ગ સિગ્મા થિટા એ ડાઉ વર્ગ ફાઇ ભાગ્યા ડાઉ r વર્ગ ટાઉ r થીટા બરાબર આપવામાં આવે છે r ડાઉ ફાઇ ભાગ્યા ડાઉ થીટા વાસ્તવમાં તમારે આ અભિવ્યક્તિઓને સમજવાની ન્યુમોનિક રીત જોઈને યાદ રાખવા સક્ષમ હોવા જોઈએ જો તમે કાર્ટેશિયન અને પોલર તરફ જોશો તો તેમને વારંવાર અને ફરીથી જોઈને તમે જાણશો કે આ કેવી રીતે યાદ રાખવું કારણ કે તે ખૂબ જ મૂળભૂત માત્રામાં છે તેથી અહીં જે વિચાર આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટમાં શીખ્યા તે છે જ્ઞાન અહીં પણ મદદ કરશે તમારી પાસે આ ડેલ વર્ગ આ રીતે આપવામાં આવે છે એકવાર ફાઇ સ્પષ્ટ થયા પછી તમે સિગ્મા r સિગ્મા થીટા અને ટાઉ r થેટા શોધી શકો છો હવે પોલર કોઓર્ડિનેટ્સ માં તણાવ કાર્યના સ્વરૂપો શું છે તે જોઈએ કાર્ટેશિયન કોઓર્ડિનેટ પ્રણાલીમાં આપણે જે જોયું છે તેના જેવું જ છે આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ પ્રણાલીમાં જોયું છે મારી પાસે બહુપદીય કાર્યો હોઈ શકે છે મારી પાસે ફૌરિયર શ્રેણી હોઈ શકે છેમારી પાસે સ્ટ્રેસ ફંક્શન માટેના ઉમેદવારો તરીકે વિશ્લેષણાત્મક કાર્યો હોઈ શકે છે પોલર કોઓર્ડિનેટ્સ કિસ્સામાં સામાન્ય સ્વરૂપ ph ને r ના ગુણાકારને કોશ n થીટા અથવા સાઈન n થીટા દ્વારા ગુણાકાર કરવામાં આવે છે તમે થીટા ની દ્રષ્ટિએ ખૂબ સામાન્ય અભિવ્યક્તિ નથી લઈ રહ્યા તમે r ની દ્રષ્ટિએ સામાન્ય કાર્ય કરી શકો છો અને આ પ્રકારનું સંયોજન વિવિધ વ્યવહારીક મહત્વની સમસ્યાઓને ઉકેલવા માટે જોવા મળે છે અને આપણે તે દરેક બાબતને જોશું હવે તમારી પાસે કિસ્સો 1 છે જ્યાં તમે અક્ષરપ્રમાણ સમસ્યા વિશે વાત કરી રહ્યા છો અને અહીં n બરાબર 0 આ કેટેગરીમાં ખૂબ જ પ્રખ્યાત સમસ્યાઓમાંની એક જાડા સિલિન્ડર ની સમસ્યા છે પાતળા સિલિન્ડર માટે તમે p r ને t p r 2 t દ્વારા જાણો છો તમે વિકાસ કરી શકો છો પરંતુ જ્યારે મારી પાસે જાડા સિલિન્ડર હોય ત્યારે તમારે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત દ્વારા જવું પડશે અને તમારી પાસે આ માટે તણાવ ફંક્શન આપવામાં આવ્યું છે A r વર્ગ નેચરલ લઘુગણક r વત્તા B r વર્ગ વત્તા C કુદરતી લઘુગણક r વત્તા D તે તે વ્યક્તિ હતો જેણે આ સમસ્યાને પહેલા હલ કરી અને આને લેમેનું Lamė's સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે અને તમારી પાસે જાડા સિલિન્ડર છે દિવાલની જાડાઈ નોંધપાત્ર છે અને જો તમારે શોધવું હોય તો તમારે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંત દ્વારા જવું પડશે અને અહીં કયા પ્રકારનું ક્ષેત્ર છે આપણે ચર્ચા કરી છે ફક્ત જોડાયેલા અને મલ્ટીપ્લાય કનેક્ટેડ ઓબ્જેક્ટ શું છે તે વાસ્તવમાં મલ્ટીપ્લાય કનેક્ટેડ ઓબ્જેક્ટ છે અને આ કિસ્સામાં માત્ર બાય હાર્મોનિક સમીકરણ અને સીમાની સ્થિતિને સંતોષવી પૂરતું નથી જ્યારે તમે એકવાર રિંગની પરિક્રમા કરો ત્યારે વિસ્થાપન અનન્ય છે કે નહીં તે પણ તમારે જોવું જોઈએ ગુણાંક A શૂન્ય બનાવવા માટે તે પ્રકારની દલીલ જરૂરી છે તેથી જો તમે યાદ કરો કે તમે લેમેનું Lamė's સમસ્યા કેવી રીતે હલ કરી છે તો તમે કહો કે ગુણાંક A 0 હોવો જોઈએ વિસ્થાપન ચિત્ર જોઈને તે ખૂબ મહત્વનું છે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતમાં જુઓ આપણે કહીએ છીએ કે આપણે વિસ્થાપન વિશે કોઈ ધારણા નથી કરી રહ્યા ઉકેલ પ્રક્રિયા માટે વિસ્થાપન માહિતીના અમુક પાસાઓનો પણ ઉપયોગ કરવાની જરૂર છે તેથી આ સમસ્યાની એક શ્રેણી છે તમે આનો ઉપયોગ કરીને હલ કરી શકો છો બીજી શ્રેણી છે કૃપા કરીને આનો સુઘડ રેખાચિત્ર બનાવવાનો પ્રયાસ કરો પ્યોર બેન્ડિંગ માં શરૂઆતમાં વક્ર બીમ માટે સમાન તાણ કાર્યનો ઉપયોગ પણ કરી શકાય છે તમે જાણો છો કે તમારી પાસે ઘણી બધી પ્રાયોગિક ઉપયોગિતા છે જ્યાં શરૂઆતમાં બીમ વળેલું હોય છે ધારો કે તમે ક્રેન હૂકનું વિશ્લેષણ કરવા માગો છો તો તે શિયર તેમજ બેન્ડિંગ મોમેન્ટ ને આધિન છે તેથી જો તે શિયર ને આધિન હોય તો આપણે તેને ઉકેલવા માટે અન્ય તણાવ કાર્યનો ઉપયોગ કરવો પડશે પછી રેખીય સુપરપોઝિશન શક્ય છે કારણ કે આપણે રેખીય સ્થિતિસ્થાપકતાના ક્ષેત્રમાં જીવી રહ્યા છીએ તેથી સુપરપોઝિશન શક્ય છે તે ખૂબ જ ઉપયોગી તકનીક છે હકીકતમાં સુપરપોઝિશન એક ઉપયોગી ખ્યાલ છે જ્યારે તમારી પાસે રેખીય સ્થિતિસ્થાપકતા હોય આ જ વિચાર આપણે તેને રેખીય સ્થિતિસ્થાપક ફ્રેક્ચર મિકેનિક્સ માટે પણ વિસ્તૃત કરીશું તેથી સુપરપોઝિશનનો સિદ્ધાંત ખૂબ જ મહત્વપૂર્ણ સાધનોમાંનો એક છે તેથી તમે જઈ શકો છો અને પ્રારંભિક વળાંકવાળા બીમ માટે સમાન તણાવ કાર્ય સાથે ઉકેલ મેળવી શકો છો તો શું થશે ગુણાંક અલગ હશે તે લોડિંગ અને ચોક્કસ સમસ્યાની સીમાની સ્થિતિ પર આધારિત છે અને તમે તણાવ કાર્યોનો બીજો સમૂહ પણ બનાવી શકો છો પ્રથમ આપણે કિસ્સો n ને 0 ની બરાબર જોયો આપણે તેને એક અક્ષમિતિ સ્થિતિ તરીકે લેબલ કરીએ છીએ હવે આપણે એવી પરિસ્થિતિ પર જઈએ છીએ જ્યા n બરાબર 1 આપણે પહેલાથી જ તણાવ કાર્યનું સામાન્ય સ્વરૂપ જોયું છે તેથી તે ફાઈ બરાબર f 1 r કોસ થિટા તરીકે ફરીથી લખાશે કોસ n થિટા ને બદલે n અહીં 1 બની ગયું છે તેથી તે કોસ થિટા છે અથવા તમે f 1 r સાઈન થિટા કાર્યને r થી સાઈન થિટામાં પણ કરી શકો છો અને r નું કાર્ય આપણે આને 1 તરીકે કેમ મૂકીએ છીએ કારણ કે આપણે સામાન્ય સ્થિતિ f પ્રત્યય n માં પણ લખ્યું છે હવે આપણે n બરાબર 1 વિશે વાત કરી રહ્યા છીએ જેથી તે f પ્રત્યય 1 બની જાય A 1 r ઘન વત્તા B1 દ્વારા r વત્તા C1 r વત્તા D1 r ln r અને વળાંકવાળા બીમના શીયર લોડિંગ ને કારણે તણાવ શોધવા માટે આ એક ઉપયોગી તણાવ કાર્ય છે તમે જાણો છો કે આ બધી સમસ્યાઓ છે જેનો આપણે સામનો કરીએ છીએ તમે તેમને વાસ્તવિક એન્જિનિયરિંગ પ્રેક્ટિસમાં ટાળી શકતા નથી અને આમાંના કેટલાક ઉકેલો આપણે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ અને વાસ્તવમાં તે સ્થિતિસ્થાપકતા વિશ્લેષણના સિદ્ધાંતમાંથી આવે છે આપણે n ને 0 ની બરાબર જોયું છે n ને 1 ની બરાબર આગળનું પગલું n બરાબર 2 છે તો તમે જે શોધી શકો છો તે n કરતા વધારે અથવા 2 ની બરાબર છે તમારી પાસે સામાન્ય અભિવ્યક્તિ છે જ્યાં ફાઈ ને f n r કોસ n થિટા અથવા f n r સાઈન n થિટા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને r નું સામાન્ય કાર્ય f એ A n r ની ઘાત n વત્તા B n r ની ઘાત ઓછા n વત્તા C n r ની ઘાત n વત્તા 2 વત્તા D n r ની ઘાત ઓછા n વત્તા 2 તરીકે આપવામાં આવે છે તમે જાણો છો કે નાની છિદ્ર ધરાવતી પ્લેટની સમસ્યાને ઉકેલવા માટે આ ઉપયોગી તણાવ કાર્ય છે જુઓ હું મર્યાદિત સ્ક્રીનનો ઉપયોગ કરીને આ સમસ્યાની ચર્ચા કરી રહ્યો છું તેથી મારે મર્યાદિત આકૃતિ દોરવી પડશે તેથી જ્યારે n બરાબર 2 તણાવ કાર્ય અનિયંત્રિત તણાવને આધિન અનંત પ્લેટમાં નાના છિદ્રના કિસ્સામાં તાણ વિતરણની સમસ્યાને ઉકેલવા માટે ઉપયોગી છે સુપરપોઝિશનના સિદ્ધાંતની પ્રશંસા કરવાના દૃષ્ટિકોણથી આપણે ઉકેલના કેટલાક પાસાઓને વધુ જોશું ઉકેલી શકાય તેવી સમસ્યાઓની યાદી તમે ઘણી સારી સમસ્યાઓ જાણો છો તમે આ પ્રકૃતિમાં તણાવ કાર્ય કરીને હલ કરી શક્યા છો તણાવ કાર્યના અન્ય સ્વરૂપો પણ છે તમે જાણો છો કે તમારી પાસે ફાઈ ને C r થિટા સાઈન થિટા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે તમે જાણો છો કે r નું કાર્ય ફક્ત r છે પરંતુ થિટા નું કાર્ય થોડું સંકળાયેલું છે અને તમારી પાસે અન્ય તણાવ કાર્ય હોઈ શકે છે જેને C r થિટા કોસ થિટા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તે ખૂબ જ ઉપયોગી તણાવ કાર્ય છે તમે જાણો છો કે વ્યવહારુ રસ ધરાવતી ઘણી સમસ્યાઓ હલ થઈ શકે છે મને લાગે છે કે હું તમારા માટે આ આંકડો મોટું કરીશ તમારી પાસે અહીં શું છે મારી પાસે અર્ધ અનંત પ્લેટ પર કેન્દ્રિત ભાર છે તમારી પાસે અહીં અનંત સીમા છે મારી પાસે એકાગ્ર ભાર છે મારી પાસે એક કેન્દ્રિત પર ભાર છે મારી પાસે એક ભાર છે જે સપાટી પર સ્પર્શનીય છે અને જો તમે આકૃતિને કાળજીપૂર્વક જુઓ છો તો સમાન તણાવ કાર્ય C r થિટા સાઈન થિટા અથવા C r થિટા કોસ થિટા આ ત્રણેય કિસ્સો માટે કાળજીપૂર્વક થિટા ને વ્યાખ્યાયિત કરીને લાગુ કરી શકાય છે થિટાને સંદર્ભ બિંદુથી લોડિંગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે લોડિંગ આડી છે તમે થિટા ને માપો લોડિંગ એ આમાંથી ઊભી માપ થિટા છે લોડિંગ એ ધરીથી થીટા માપવા વલણ ધરાવે છે તેથી જો તમે આને ઓળખો છો તો તમે થીટા ને કેવી રીતે માપો છો તે પુનઃવ્યાખ્યાયિત કરીને મહત્વપૂર્ણ સમસ્યાઓ માટે ઉકેલોનો એક પરિવાર મેળવો છો આ બધા કેસ માટે તમને ઉકેલ મળે છે અને જો તમે સંકેન્દ્રિત ભારને જુઓ તો આ તમારી બૌસ્સીનેસ્કBoussinesq's ની સમસ્યા જેવી છે પછી તમારી પાસે આનું વિસ્તરણ છે જો તમે સંપર્ક તણાવ વિશ્લેષણ પર નજર નાખો તો આ બધું બાઉસિનેસ્કનાBoussinesq આ મૂળભૂત ઉકેલથી શરૂ થયું છે જે હર્ટ્ઝ દ્વારા વિસ્તૃત છે અને તમને હર્ટ્ઝિયન સંપર્ક સમસ્યા છે અને આપણે વ્યાસ સંકોચન હેઠળ ડિસ્ક માટે ઉકેલ કેવી રીતે શોધવો તે પણ જોયું તે પણ આ મૂળભૂત ઉકેલમાંથી આવે છે મૂળભૂત ઉકેલ તરીકે આમાંથી તમે વ્યાસ સંકોચન હેઠળ ડિસ્કના કિસ્સો માટે ઉકેલ શોધી શકો છો તેથી તે ખૂબ જ ઉપયોગી ઉપાય છે અને તમે વેજ ની સમસ્યાના કિસ્સો માટે પણ શોધી શકશો તે જ તણાવ કાર્ય ઉપયોગી છે અને તમને વેજ સમસ્યાની ઉપયોગિતા ક્યાંથી મળે છે ધારો કે હું કટીંગ ટૂલનું વિશ્લેષણ કરવા માંગુ છું જ્યારે તમે મશીનિંગ કરો ત્યારે કટીંગ ટૂલ ધાતુ દૂર કરી રહ્યું છે જો તમે કટીંગ ટૂલનું વિશ્લેષણ કરવા માંગતા હો તો વેજ સમસ્યાને લાગુ કરી શકાય છે તેથી વ્યવહારુ દૃષ્ટિકોણથી પોલર કો ઓર્ડિનેટ્સમાં તણાવ કાર્યને જોઈને સમસ્યાઓનો એક સરસ સમૂહ ઉકેલી શકાય છે તેથી પોલર કો ઓર્ડિનેટ્સમાં ખૂબ ઉપયોગી છે તમને ઘણી બધી વ્યવહારિક સમસ્યાઓ મળે છે તમે પોલર કો ઓર્ડિનેટ્સમાં વ્યક્ત તણાવ કાર્યથી ઉકેલી શકો છો હવે આપણે નાના ગોળાકાર છિદ્ર સાથે અનંત પ્લેટની સમસ્યા પર ધ્યાન આપીશું ફક્ત તેની વિશેષતા હું સંપૂર્ણ સમાધાનમાં નહીં આવીશ અને જેમ મેં સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતમાં કોઈપણ સમસ્યા માટે ઉલ્લેખ કર્યો છે એક નામ સંકળાયેલું છે ગોળાકાર છિદ્રની આ સમસ્યા માટે તે 1898 માં કિર્શ્ચ હતું જેમણે તેને હલ કર્યું અને આ કિર્શ્ચ ની સમસ્યા તરીકે ઓળખાય છે અને આપણી પાસે ચલચિત્ર માટે સરસ સુવિધા હોવાથી ઉદાહરણ માટે મેં તેને આ રીતે લીધું છે તમારી પાસે નાના ગોળાકાર છિદ્ર સાથે અનંત પ્લેટ છે જે દૃષ્ટિની આકર્ષક હોઈ શકે છે પરંતુ જ્યારે હું તેને મર્યાદિત ક્ષેત્રમાં કરવા માંગુ છું ત્યારે મારે મર્યાદિત આકૃતિ લેવી પડશે અને છિદ્રમાં હું કઈ પ્રકારની વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરું છું તે જોવા માટે હું તેને મોટું કરું છું કારણ કે એક સામાન્ય મૂંઝવણ વિદ્યાર્થીઓમાં મને આવી છે તેઓ સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતને ઓળખતા નથી માત્ર નાના છિદ્રવાળી અનંત પ્લેટ માટે ઉકેલ પૂરો પાડે છે કારણ કે તમે પુસ્તકોમાં આની જેમ મર્યાદિત આકૃતિ જોવા માટે ટેવાયેલા છો વિદ્યાર્થીઓ તરત જ કૂદી જાય છે જ્યારે તેઓ ખરેખર પ્લેટની સમસ્યાને છિદ્ર સાથે હલ કરે છે જે પરિમાણમાં મર્યાદિત છે તેમને લાગે છે કે આ ઉકેલ સીધો લાગુ પડે છે કારણ કે તમારી પાસે જગ્યાની મર્યાદા છે તમારે કલ્પના કરવી પડશે કે સીમાઓ છિદ્ર પરિમાણથી ખૂબ દૂર છે અને બીજી વસ્તુઓ પણ છે જે આપણે કરીએ છીએ તમે જાણો છો કે સમસ્યા એક અનંત પ્લેટ લંબચોરસ પ્લેટ જેવી છે જેમાં નાના ગોળાકાર છિદ્ર છે સોલ્યુશનની પદ્ધતિઓમાંની એક આને એક સરહદ તરીકે જોવામાં આવે છે જે અનંત સમયે પ્રકૃતિના વર્તુળમાં હોય છે અને સીમાની સ્થિતિને ફરીથી લખો તમારી પાસે માત્ર સિગ્મા xx છે આ તણાવ ઘટકોને ગોળાકાર પ્લેટ માટે યોગ્ય સીમા સ્થિતિ તરીકે ફરીથી લખી શકાય છે અને શા માટે આપણે આ ધ્રુવીય સંકલનમાં લઈએ છીએ મારી પાસે ગોળ છિદ્ર છે અને મારી પાસે વર્તુળ તરીકે બાહ્ય સીમા પણ છે જો હું પોલાર કો ઓર્ડિનેટ્સમાં સમસ્યા જોઉં તો મારા માટે સીમાની સ્થિતિ સ્પષ્ટ કરવી અનુકૂળ છે અને આ તે છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે જ્યારે લોકો લંબગોળ છિદ્રની સમસ્યાને ઉકેલવા માંગતા હતા ત્યારે તેમને લંબગોળ સંકલન પ્રણાલી વિકસાવવાની જરૂર હતી કારણ કે તેઓએ લંબગોળ છિદ્રની સીમા પર સીમાની સ્થિતિ સ્પષ્ટ કરવી પડશે અને પોલાર કો ઓર્ડિનેટ્સમાં સિસ્ટમ ઘણી સરળ છે આ જ કારણ છે કે તમને એક ગોળાકાર છિદ્રવાળી અનંત પ્લેટ પહેલા મળી હતી અને આપણે સુપરપોઝિશનના સિદ્ધાંત પર સંક્ષિપ્ત દેખાવ પણ કરીશું અને હું તેમાં પ્રવેશ કરું તે પહેલાં તમારી પાસે ફ્રિન્જ પેટર્નનો સરસ સમૂહ છે જે ફોટોએલાસ્ટીસીટીને કારણે રચાય છે અને આ મર્યાદિત પ્લેટ માટે છે આને મૂંઝવશો નહીં આ છિદ્ર ધરાવતી મર્યાદિત પ્લેટ માટે છે નાના છિદ્રવાળી અનંત પ્લેટ માટે નહીં તેથી આપણે શું કરીએ છીએ આપણે સંત વેનાન્ટનાSaint Venant's સિદ્ધાંતનો ઉપયોગ કરી રહ્યા છીએ નાના કેન્દ્રીય છિદ્રના વ્યાસની તુલનામાં મોટા અંતર પર તણાવ વિતરણને અસર કરશે નહીં તેથી હું r ને ઘણું વધારે માનું છું પરંતુ ચિત્રકલા પ્રમાણે તે આ રીતે રજૂ થાય છે પરંતુ ગાણિતિક રીતે ઓળખો R એ a કરતા ઘણો મોટો છે અને આ પ્રકારનું તણાવ ક્ષેત્ર છે જે તમારી પાસે છે અને આપણે તે તણાવ ટેન્સર થી મેળવીશું તણાવ ટેન્સર સિગ્મા xx 0 0 0 તરીકે આપવામાં આવે છે તે દ્વિ પરિમાણીય સમસ્યા છે અને આપણે શું કરીશું આપણે તેને બદલીશું છિદ્રની સીમા પર યોગ્ય સીમા સ્થિતિ તરીકે ગમે તેટલું દૂરનું ક્ષેત્ર તણાવ અને જે તમે યોગ્ય તણાવ પરિવર્તન દ્વારા કરી શકો છો તેથી મારી પાસે દિશા કોસાઇન મેટ્રિક્સ છે હું થીટા માં સામાન્ય વિભાગ લઈ રહ્યો છું r અને x વચ્ચે તે કોસ થીટા છે r અને Y વચ્ચે તે સાઈન થીટા છે થીટા અને x દિશા વચ્ચે તે ઓછા સાઈન થીટા છે થીટા અને Y વચ્ચે તે કોસ થીટા છે સુપરપોઝિશનના સિદ્ધાંતનું ઉદાહરણ અને આપણે જાણીએ છીએ કે તણાવ ટેન્સર શું છે હું માત્ર દિશા કોસાઇન મેટ્રિક્સનો ગુણાકાર કરીને પોલાર કો ઓર્ડિનેટ્સમાં તણાવ ટેન્સર શોધી શકું છું તો તમારી પાસે આ એક તરીકે અને આ ટ્રાન્સપોઝ તરીકે છે તો તમારી પાસે આ છે કારણ કે થીટા ઓછા સાઈન થીટા સાઈન થીટા કોસ થીટા તેથી આપણે આ પગલામાં શું કરી રહ્યા છીએ આપણે સમસ્યાને ફરીથી રજૂ કરવા માંગીએ છીએ કારણ કે ઉકેલની પ્રક્રિયાની સુવિધા માટે બાહ્ય સીમા પરિપત્ર છે ઉકેલની અન્ય પદ્ધતિઓ પણ જુઓ લોકોએ બાહ્ય સીમાને લંબચોરસ તરીકે લીધી છે અને તેઓ પણ આગળ વધ્યા છે તે કરવાની બીજી રીત પણ છે પરંતુ આ બીજી પદ્ધતિ છે જે ઘણી સરળ છે અને મારો રસ એ બતાવવાનો છે કે આપણે કેવી રીતે સુપરપોઝિશનના સિદ્ધાંતનો ઉપયોગ ઉકેલ પર પહોંચવા માટે કરીએ છીએ મારું ધ્યાન ફક્ત તેના પર છે કારણ કે જો મારે સુપરપોઝિશન ના સ્તરે જવું હોય તો મારે છિદ્રની સીમા પરના તણાવના ઘટકો પર નજર રાખવી જોઈએ અને પછી સમસ્યાને ફરીથી ગોઠવવી જોઈએ તેથી અભિવ્યક્તિમાંથી આપણે સિગ્મા rr મેળવીશું કારણ કે સિગ્મા xx ને 2 વડે 1 વત્તા કોસ 2 થીટા માં વિભાજિત કરવામાં આવે છે અને પછી ટાઉ r થીટા ને ઓછા સિગ્મા xx તરીકે 2 સાઈન 2 થીટા માં મળે છે મને લાગે છે કે તમે આ સરસ ચિત્ર બનાવવા માટે થોડો સમય લઈ શકો છો તેથી આ છિદ્ર પર તમારી પાસે જે પણ સીમા સ્થિતિ છે તે બે સમસ્યાઓની સુપરપોઝિશન તરીકે વિચારી શકાય છે અહીં મારી પાસે સિગ્મા xx ભાગ્યા 2 છે તેને સિગ્મા xx ભાગ્યા 2 સાથે એક કોણીય પ્લેટ તરીકે જુઓ આ એક સમસ્યા છે આ માટે તમારી પાસે પહેલેથી જ ઉકેલ છે આ તમારી લેમેસLamė'sની સમસ્યા સિવાય બીજું કંઈ નથી અને તમને બીજી સમસ્યા છે મેં માત્ર એક લોડિંગ બતાવ્યું છે મેં 2 ભાગ્યા સિગ્મા xx નું લોડિંગ કોર્સ 2 થીટા માં બતાવ્યું છે તેનો રેખાચિત્ર બનાવો ચિત્રાત્મક રેખાચિત્ર ખૂબ જ રસપ્રદ છે તમે ઘણા પુસ્તકોમાં શોધી શકતા નથી આ ઉપરાંત તમારી પાસે શીયર તણાવ તૌ આર થીટા પણ છે તે પણ તમે દોર્યા પછી આપણે બતાવીશું આપણે જોઈશું કે ઓછા સિગ્મા xx ની 2 દ્વારા સાઈન 2 થીટા માં ભિન્નતા કેવી રીતે દેખાય છે જો તમે ઇચ્છો તો હું આ મોટું કરી શકું છું તો આ તમારી પાસે છે તમે તેને સીમા પર દોરી શકો છો તેથી આ હકારાત્મક મૂલ્યો સૂચવે છે આ નકારાત્મક મૂલ્યો સૂચવે છે તે પ્રતીકવાદ છે જેનો ઉપયોગ થાય છે અને આપણે શીયર તણાવ પર પણ નજર કરીશું શીયર તણાવ ભિન્નતા કંઈક આના જેવી હશે અને આ ઓછા સિગ્મા xx દ્વારા 2 સાઈન 2 થીટા છે તેથી તમારી પાસે આ સમસ્યામાં આ બંને પ્રકારના લોડિંગ અસ્તિત્વમાં છે તમારી પાસે સિગ્મા xx દ્વારા 2 કોસ 2 થીટા અને ઓછા સિગ્મા xx ભાગ્યા 2 સાઈન 2 થીટા નું યોગદાન છે તો આપણે જે જોયું છે તે એ છે કે આપણે અનંત પ્લેટમાં નાના છિદ્રની સમસ્યા જોઈ છે અનંત લંબચોરસ પ્લેટને ગોળાકાર પ્લેટમાં નાના છિદ્ર તરીકે ફરીથી બનાવવામાં આવે છે અને આપણે સીમાની સ્થિતિને યોગ્ય રીતે જોઈ છે સીમાની સ્થિતિ જોઈને આપણે આને બે પેટા સમસ્યાઓમાં વિભાજીત કરવામાં સક્ષમ હતા એક સમસ્યા ચોક્કસ લોડિંગ સાથે તમારી પરંપરાગત લામની સમસ્યા છે અહીં લોડિંગ અલગ છે તે લોડિંગ આપણે હવે જોયું છે બીજી સમસ્યા એ છે કે તમારી પાસે તણાવ ઘટકો સિગ્મા xx દ્વારા 2 કોસ 2 થીટા અને સિગ્મા xx 2 સાઈન 2 થીટા છે અને જો તમે તણાવ ફંક્શન ની પ્રકૃતિ જુઓ તે સાઈન 2 થીટા અને કોસ 2 થીટા ના રૂપમાં છે તો આ જ કારણ છે કે તમે આ પ્રકારનું તણાવ ફંક્શન લેવા માટે કેમ સક્ષમ છો આપણે કહ્યું છે કે n બરાબર 2 એ અનંત છિદ્રવાળી પ્લેટની સમસ્યાને ઉકેલવા માટે સારો ઉમેદવાર છે તેથી તમે તે તણાવ કાર્યનો ઉપયોગ કરીને આ સમસ્યા હલ કરો અને આ બે ઉમેરો જ્યારે મને અહીં સિગ્મા xx ઘટક 1 ઘટક 2 અહીં મળે છે તમે તેમને ઉમેરી શકો છો કારણ કે આપણે રેખીય સ્થિતિસ્થાપકતાના ક્ષેત્રમાં જીવી રહ્યા છીએ રેખીય સ્થિતિસ્થાપકતામાં એક ખૂબ જ શક્તિશાળી પદ્ધતિ સુપરપોઝિશનનો સિદ્ધાંત છે હકીકતમાં જ્યારે આપણે ફ્રેક્ચર મિકેનિક્સ સમસ્યાઓમાં તણાવની તીવ્રતા પરિબળ શોધવા માટે ચોક્કસ ઉકેલો જોઈએ છીએ ત્યારે આપણે સુપરપોઝિશન ના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું અને તણાવની તીવ્રતાના પરિબળોનું મૂલ્યાંકન કરીશું કારણ કે ત્યાં ફરીથી આપણે રેખીય સ્થિતિસ્થાપક ફ્રેક્ચર મિકેનિક્સ માટે જઈ રહ્યા છીએ તેથી તે કારણ છે શા માટે મેં વિચાર્યું કે મારે સુપરપોઝિશનના સિદ્ધાંત પર ભાર મૂકવો જોઈએ તમારા સ્થિતિસ્થાપકતાના અભિગમના પરંપરાગત સિદ્ધાંતમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે કંઈ નવી વાત નથી તાકાત તમારી રેખીય સ્થિતિસ્થાપકતામાંથી આવે છે તે જ મહત્વનું છે પછી તમે એલિપટીક કોઓર્ડિનેટ્સ પર પણ નજર કરી શકો છો હું ફક્ત એલિપટીક કોઓર્ડિનેટ્સ બતાવીશ અને તમારે ઓળખવું પડશે કે લંબગોળ છિદ્રવાળી પ્લેટની સમસ્યાને ઉકેલવા માટે આ જરૂરી હતા અને આ તમારી મૂળભૂત અભિવ્યક્તિમાંથી આવે છે x વર્ગ કોસ h વર્ગ આલ્ફા વત્તા Y વર્ગ ભાગ્યા સાઈન h વર્ગ આલ્ફા સમાન c વર્ગ ભાગ્યા અને આલ્ફાના વિવિધ મૂલ્યો માટે વ્યક્તિને કન્ફોકલ લંબગોળ મળે છે આ અહીં બતાવવામાં આવ્યા છે હું પણ ઝૂમ કરીશ અને બતાવીશ તમારી પાસે કોન્ફોકલ લંબગોળ છે તેથી જ્યારે તમે સ્પષ્ટ કરો કે આલ્ફા શું છે તો તમે લંબગોળ છિદ્રની સીમા નક્કી કરો છો તેથી તે અનુકૂળ બને છે સીમાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે અને આ જ હું સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતના પ્રારંભિક વિકાસમાં ભાર આપું છું જ્યારે તેમને સમાંતર રીતે સમસ્યા હલ કરવાની હતી ત્યારે તેમને યોગ્ય સંકલન પ્રણાલી પણ વિકસાવવી પડી હતી એરોસ્પેસ માળખાંમાં સ્કીવ્ડ Skewedત્રાંસી પ્લેટોનો ઉપયોગ થાય છે તેથી તેઓએ સ્કીવ્ડ કોર્ડિનેટ પ્રણાલી વિકસાવી અને જો તેઓએ ગોળાનું વિશ્લેષણ કરવું હોય તો તેઓએ સ્પેરિકલ કોર્ડિનેટ પ્રણાલી અને સ્પેરિકલ બાય પોલર કોર્ડિનેટ પ્રણાલી વિકસાવી હતી અને તે દિવસોમાં આ તમામ મહત્વપૂર્ણ સંશોધન યોગદાન હતા તેથી યોગ્ય સંકલન વ્યવસ્થા વિના તેઓ વાસ્તવિક વ્યવહારમાં આવતી સમસ્યાઓ પર હુમલો કરવામાં અસમર્થ હતા અને આ તે છે જ્યા તમારા મર્યાદિત તત્વ ઉકેલો જે મૂળભૂત રીતે આંકડાકીય હોય છે ઓછામાં ઓછા અંદાજે જટિલ સીમાઓને નિયંત્રિત કરવા માટે મીડિયા દ્વારા પ્રદાન કરવામાં આવે છે તેથી તે તમારી સંખ્યાત્મક તકનીકોનો ફાયદો છે તેથી જો મારે વિશ્લેષણાત્મક અભિગમ દ્વારા કોઈ સમસ્યા હલ કરવી હોય તો મારે યોગ્ય કોઓર્ડિનેટ પ્રણાલી પણ વિકસાવવાની જરૂર છે તેથી તમે આલ્ફાને અખંડની બરાબર સ્પષ્ટ કરો અને પછી લંબગોળની આંતરિક સીમા શું છે તે શોધો અને તમારી પાસે આલ્ફા અને બીટા છે તમને અનિવાર્યપણે સિગ્મા આલ્ફા આલ્ફા અને સિગ્મા બીટા બીટા મળે છે કે તમે તમારા ડેટાના અર્થઘટન માટે યોગ્ય માત્રા તરીકે અર્થઘટન કરો તો તમારી પાસે જે છે તે લંબગોળ છિદ્રની અર્ધ મુખ્ય અને અર્ધ ગૌણ ધરીઓ c કોસ h આલ્ફા કંઈ નથી અને b બરાબર c સાઈન h આલ્ફા કંઈ નથી તરીકે આપવામાં આવી છે તેથી આ તમને સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતના ચોક્કસ પાસા પર વ્યાપક વિહંગાવલોકન પ્રદાન કરે છે આપણે કાર્ટેઝિયન કોઓર્ડિનેટ પ્રણાલી તેમજ પોલાર કોઓર્ડિનેટ પ્રણાલી જોઈ છે અને જે ક્ષણે તમે તણાવ કાર્ય મેળવો છો તમે ઉકેલ પર પહોંચવાની સ્થિતિમાં છો તેથી પ્રારંભિક બિંદુ એ તણાવ કાર્ય છે લોકો કેવી રીતે તણાવ કાર્ય મેળવે છે તે ખૂબ જ પડકારજનક પાસું છે વિશ્લેષણાત્મક વિધેયો જુઓ આપણે તિરાડ ટીપ તણાવ અને વિસ્થાપન ક્ષેત્રો વિકસાવવાનો મુદ્દો ઉઠાવતા પહેલા મેં કહ્યું કે ફ્રેક્ચર મિકેનિક્સ માં તણાવ વિધેયને શરૂઆત કરવા માટે વિશ્લેષણાત્મક કાર્યોનો ઉપયોગ થાય છે વેસ્ટરગાર્ડે તેનો ઉપયોગ કર્યો છે તેથી આપણે સમજવાની જરૂર છે વિશ્લેષણાત્મક વિધેય શું છે તમે જાણો છો કે ફંક્શન વિશ્લેષણાત્મક છે જ્યારે તે વ્યુત્પન્ન છે એક જટિલ વેરિયેબલના ફંક્શનના ડેરિવેટિવ્ઝ w ની બરાબર z ની dw ભાગ્યા dz દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે તમારી પાસે સમાન નોટેશનલ અર્થઘટન છે તમે w ને પ્રાઇમ મૂકો જો તમે 1 પ્રાઇમ મૂકો તો તે dz ભાગ્યા f પ્રાઇમ z ની બરાબર છે મર્યાદા ડેલ્ટા z ને 0 તરીકે આપવામાં આવે છે તમે z વત્તા ડેલ્ટા z પર કાર્યનું મૂલ્યાંકન કરો f ને z ને ડેલ્ટા z દ્વારા વિભાજીત કરો તો હવે આપણે જોવું પડશે તમારા માટે આ વિભેદકતા મેળવવા માટે આપણે કયા ખૂબીદાર પાસાઓ પર ધ્યાન આપવું પડશે અને z એક જટિલ સંખ્યા છે z બરાબર x વત્તા i y તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે કે ડેરિવેટિવ અસ્તિત્વમાં છે ભલે ડેલ્ટા z 0 ની નજીક આવે તે જરૂરી છે કે ભાગની મર્યાદા સમાન હોય જેથી તેની ખાતરી કરવી પડે તો તમે આ કાર્ય w ને વાસ્તવિક ભાગ u x અલ્પવિરામ y વત્તા કાલ્પનિક ભાગ તરીકે i x v માં x અલ્પવિરામ y તરીકે જોશો વાસ્તવિક ભાગ u x y છે કાલ્પનિક ભાગ v x y છે અને આપણે પહેલેથી જ કહ્યું છે કે આપણે શોધવા માંગીએ છીએ કે ડેરિવેટિવ અસ્તિત્વમાં છે કે નહીં તેથી તમે કરી શકો છો ડેલ્ટા z વાસ્તવિક છે તે કિસ્સામાં ડેલ્ટા y બરાબર 0 તેથી તમે કરી શકો છો ડેલ્ટા z વાસ્તવિક છે તે કિસ્સામાં ડેલ્ટા Y 0 ની બરાબર તમે ધરાવી શકો છો ડેલ્ટા z તે કિસ્સામાં ડેલ્ટા x 0 ની બરાબર છે તેથી ભલે ગમે તે હોય ડેલ્ટા z 0 સુધી પહોંચે છે જે અહીં ગ્રાફમાં દર્શાવવામાં આવ્યું છે તેથી તમારી પાસે પ્રથમ કિસ્સામાં ડેલ્ટા x બરાબર 0 ડેલ્ટા z બરાબર i ડેલ્ટા Y છે તેથી તે આ પ્રમાણે બદલાય છે બીજો કિસ્સો તમારી પાસે ડેલ્ટા Y 0 ડેલ્ટા z ડેલ્ટા x બરાબર છે તેથી તે આ પ્રમાણે બદલાય છે ડેલ્ટા Y અને ડેલ્ટા x બંને બદલાય છે તેવો તમારો કિસ્સો હોઈ શકે છે તેથી તેઓ આ રીતે સંબંધિત છે તે એક રેખીય સંબંધ છે અથવા તે વળાંકમાં પણ આગળ વધી શકે છે તેથી હવે આપણે જે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ તે છે કે જે પણ રીતે ડેલ્ટા z 0 ની નજીક આવે છે મારી પાસે dz ભાગ્યા dw નું અનન્ય મૂલ્ય હોવું જોઈએ જે જટિલ કાર્યને રચતા વાસ્તવિક અને કાલ્પનિક ભાગ વચ્ચે કેટલીક શરતો લાગુ કરે છે આ શરતો તમે વિકસિત કરી છે તમારે જાણવું પડશે તેની પાછળનું કારણ શું છે કારણ કે જે પણ રીતે ડેલ્ટા z 0 પર જાય છે મારે એક અનન્ય ઉકેલ મેળવવો જ જોઇએ અને હવે આપણે કિસ્સો દ્વારા કિસ્સો લઈશું આપણે તે કિસ્સો લઈશું કે ડેલ્ટા z વાસ્તવિક છે અને આપણે dz ભાગ્યા dw શું છે તે લખવા માંગીએ છીએ અને dz ભાગ્યા dw શું છે તે કંઈ નથી પરંતુ મર્યાદામાં ડેલ્ટા x 0 તરફ વળે છે તમારે x વત્તા ડેલ્ટા x અલ્પવિરામ y વત્તા i v ની x વત્તા ડેલ્ટા x અલ્પવિરામ y ઓછાની ગણતરી કરવી પડશે અને આને વાસ્તવિક અને કાલ્પનિક ભાગ તરીકે જૂથબદ્ધ કરી શકાય છે તે જ રીતે આગળના પગલામાં દર્શાવવામાં આવ્યું છે અને તમે કેવી રીતે વિભેદક લખો છો તેની મૂળભૂત વ્યાખ્યામાંથી આ નિરાંતે લખી શકાય છે તમારી પાસે x વત્તા ડેલ્ટા x અલ્પવિરામ y ઓછા x અલ્પવિરામ y ના u તરીકે છે તેથી હું તેને આ રીતે લખી શકું છું જ્યારે તેઓ ડેલ્ટા x ની 0 ની મર્યાદાને સંતોષે છે ત્યારે હું આને ફક્ત ડાઉ x ભાગ્યા ડાઉ u તરીકે લખી શકું છું હું ફક્ત ડાઉ x ભાગ્યા ડાઉ v તરીકે લખી શકું છું તો તમે અહીં જે મેળવો છો તે dw ભાગ્યા dz ડાઉ x વડે ડાઉ u વત્તા i ડાઉ v ભાગ્યા ડાઉ x જ્યારે ડેલ્ટા z વાસ્તવિક હોય ત્યારે આપણે કિસ્સો લઈ રહ્યા છીએ હવે આપણે કિસ્સો લઈશું જ્યારે ડેલ્ટા z કાલ્પનિક છે અને આપણે એ જ વાત લખીશું ચાલો જોઈએ શું મળે છે તેથી અહીં તમારે આને કાળજીપૂર્વક લખવું પડશે કારણ કે મર્યાદા ડેલ્ટા Y 0 છે તેથી તેનો અર્થ એ છે કે x વત્તા i ડેલ્ટા Y આપણે જોઈ રહ્યા છીએ અને x અહીં 0 છે તેથી તમારી પાસે આ છે કારણ કે હું ચિત્રમાં આવી રહ્યો છું અને યોગ્ય રીતે આ અભિવ્યક્તિઓ લખવામાં આવી છે અહીં ફરીથી તમે સામાન્ય અભિવ્યક્તિ લખો પછી તેમને વાસ્તવિક અને કાલ્પનિક ભાગો દ્વારા અલગ કરો અને તમે નિરાંતે આને 1 ભાગ્યા i ડાઉ u ભાગ્યા ડાઉ y ભાગ્યા લખો અને તમારી પાસે આ ડાઉ v ભાગ્યા ડાઉ y હશે તો હું અહીં શું મેળવીશ મને આ dw ભાગ્યા dz બરાબર 1 ભાગ્યા i ડાઉ u ભાગ્યા ડાઉ y plus ડાઉ v ભાગ્યા ડાઉ y અથવા બીજા શબ્દોમાં કહીએ તો તે વાસ્તવમાં ડાઉ v ભાગ્યા ડાઉ y ઓછા i ડાઉ u ભાગ્યા ડાઉ y તો હવે મારી પાસે dz ભાગ્યા dz માટે બે અભિવ્યક્તિઓ છે તેઓ તેના જેવા અસ્તિત્વમાં હોઈ શકતા નથી તેથી વાસ્તવિક અને કાલ્પનિક ભાગો વચ્ચે કેટલાક આંતરસંબંધ હોવા જોઈએ આપણે તેને આગળના વર્ગમાં ચાલુ રાખીશું તેથી આ વર્ગમાં આપણે શું કર્યું છે આપણે સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતની સંક્ષિપ્ત સમીક્ષા કરી છે અને અંતે આપણે વિશ્લેષણાત્મક કાર્યો શું છે તે જોયું છે આ બધું ગણિત પરના તમારા અભ્યાસક્રમોમાં વિકસાવવામાં આવ્યું છે કારણ કે તમે લાંબા સમયથી સંપર્ક ગુમાવ્યો છે તે ઇચ્છનીય છે કે આપણે તેમની સમીક્ષા કરીએ અને તિરાડ ધરાવતી પ્લેટના કિસ્સામાં તાણ ક્ષેત્રોનું મૂલ્યાંકન કરીએ